હવે આપણે કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન્સની ચર્ચા કરીએ છીએ જે ARM માં ઉપલબ્ધ છે આ ARM ઇન્સટ્રક્શન સેટ પર આપણી લેક્ચર શ્રેણીનો ત્રીજો ભાગ છે અહીં આપણે કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન વિશે વાત કરીશું ખાસ કરીને આપણે બ્રાન્ચ અને લિન્ક ઇન્સટ્રક્શન જોઈશું જે મુખ્યત્વે સબરૂટીન કોલ્સને હેન્ડલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને અમે કન્ડિશનલ એક્સેકયુશન ઇન્સટ્રક્શન વિશે વાત કરીશું જે તમે આ કેટેગરી કંટ્રોલ ફ્લો સાથે સંબંધિત હોવાનું પણ માની શકો છો ચાલો કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન જોઈએ મેં અગાઉ કહ્યું તેમ કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન તે છે જે ઇન્સટ્રક્શન એક્સેકયુશનના ક્રમમાં ફેરફાર કરે છે એક્સેકયુશનના સામાન્ય પ્રવાહમાં ઇન્સટ્રક્શન્સ સામાન્ય રીતે એક પછી એક મેમરીમાં સંગ્રહિત કરવામાં આવે છે PC આગળની ઇન્સટ્રક્શનનો નિર્દેશ કરે છે જ્યારે પણ કોઈ ઇન્સટ્રક્શન એક્સેકયુશન સમાપ્ત થાય છે ત્યારે તમે PC ને ૪ દ્વારા વધારો કરો છો જેથી PC આગળની ઇન્સટ્રક્શન તરફ નિર્દેશ કરશે દરેક ઇન્સ્ટ્રક્શનની સાઇઝ ૩૨ બિટ્સની હોય છે તેથી તમારે તેને ૪ બાઇટ્સથી વધારવું પડશે હવે કંટ્રોલ ફ્લો માં આ PC ૪ દ્વારા વધારવામાં આવતું નથી પરંતુ તમે PC ને અન્ય કોઈ મૂલ્ય સાથે અપડેટ કરી રહ્યાં છો તેથી આગામી ઇન્સ્ટ્રક્શન ક્યાંકથી હશે કંટ્રોલ ફ્લો ઇન્સટ્રક્શન્સના પ્રકારોની દ્રષ્ટિએ અનકન્ડિશનલ બ્રાન્ચ કન્ડિશનલ બ્રાન્ચ બ્રાન્ચ અને લિન્ક unconditional branch conditional branch branch and link અને કન્ડિશનલ એક્સેકયુશન ઇન્સટ્રક્શન્સ હોઈ શકે છે ઇન્સટ્રક્શન ની આ ૪ શ્રેણીઓ ભાગે હોઈ શકે છે ચાલો એક પછી એક આ ઇન્સટ્રક્શનસ જોઈએ પ્રથમ એક અનકન્ડિશનલ બ્રાન્ચ ઇન્સટ્રક્શન છે અનકન્ડિશનલ બ્રાન્ચ માં આપણી પાસે એક ઇન્સટ્રક્શન છે જેને બ્રાન્ચ કહેવાય છે જેનો ન્યુમોનિક ફક્ત B છે એસેમ્બલી લેંગ્વેજ માં આપણે ફક્ત B લક્ષ્યાંક કહીએ છીએ તેથી આનો અર્થ એ છે કે આ ઇન્સટ્રક્શન પછી આપણે આગળની ઇન્સટ્રક્શન પર જઈશું નહીં પરંતુ આગળની ઇન્સટ્રક્શન અહીં લક્ષ્યાંક પર હશે PC જે રીતે વધારવામાં આવશે તે છે કે PC PC ૪ કરવાને બદલે આપણે જે કહીએ છીએ તે છે કે આપણે PC ટાર્ગેટ કરીશું જેથી આગળની ઇન્સટ્રક્શન જે અહીં લેવામાં આવશે તે આ ઇન્સટ્રક્શન હશે જે અહીં સંગ્રહિત છે તેને અનકન્ડિશનલ બ્રાન્ચ ઇન્સટ્રક્શન કહેવામાં આવે છે એટલે કે જ્યારે પણ તમારી પાસે આ B ઇન્સટ્રક્શન હોય ત્યાં હંમેશાં આ નવા એડ્રેસ પર કંટ્રોલ ટ્રાન્સફર કરવામાં આવશે હવે તમારી પાસે કેટલીક કન્ડિશનના આધારે કંટ્રોલ ટ્રાન્સફર પણ હોઈ શકે છે આને કન્ડિશનલ બ્રાન્ચ ઇન્સટ્રક્શન કહેવામાં આવે છે અહીં મેં એક કન્ડિશનલ બ્રાન્ચ ઇન્સટ્રક્શન બતાવી છે જે બ્રાન્ચ નોટ ઇક્વલ કહેવાય છે ચાલો આ સિમ્પલ કોડ સેગમેન્ટમાં જોઈએ તમે સમજી શકશો કે આ શું કરી રહ્યું છે અહીં આપણે કેટલાક રજિસ્ટર r2 થી 0 પ્રારંભ કરી રહ્યા છીએ પછી કેટલીક ઇન્સટ્રક્શનસ માટે અહીં કેટલીક ગણતરીઓ ચાલુ છે પછી આપણે r2 થી 1 ઉમેરી રહ્યા છીએ અને પરિણામ ફરીથી r2 માં સંગ્રહિત થાય છે પછી આપણે સરખામણી કરીએ છીએ કે r2 ૨૦ બની રહ્યું છે કે નહીં જો તે ૨૦ ન હોય તો આપણે પાછા લૂપ પર જઈએ અમે આને પુનરાવર્તન કરીએ છીએ અને એકવાર તે ૨૦ થઈ જાય તે બહાર આવે છે અને આગળની ઇન્સટ્રક્શન સાથે ચાલુ રહે છે આનો અર્થ એ છે કે આપણે અમલમાં મૂક્યું છે તે એક સરળ લૂપ છે જે ૨૦ ઇન્સટ્રક્શનસ સેટને પુનરાવર્તિત કરશે આ પ્રકારની કન્ડિશનલ લૂપને લાગુ કરવા માટે તમે આ કન્ડિશનલ બ્રાન્ચ ઇન્સટ્રક્શન નો ઉપયોગ કરી શકો છો આ સૂચિ બતાવે છે તેમ ફક્ત BNE જ નહીં વિવિધ કન્ડિશન્સ પણ શક્ય છે તમે કેટલીક ગણતરીઓ અથવા તુલના કરી શકો છો અને તેના આધારે તમે બીજે ક્યાંક જવાનું છે કે નહીં તે નિર્ણય લઈ શકો છો સબરૂટિન કોલ્સ વિશે વાત કરવી ઘણાં ઇન્સટ્રક્શન સેટ આર્કિટેક્ચરોમાં CALL જેવી કેટલીક ઇન્સટ્રક્શન છે એક CALL ઇન્સટ્રક્શન છે જેનો ઉપયોગ તમે સબરૂટીનને કોલ કરવા માટે કરો છો જ્યારે તમે સામાન્ય રીતે સબરૂટિનને કોલ કરો છો ત્યારે શું થાય છે PC ને સ્ટેકમાં પુશ કરવામાં આવે છે તમે સબરૂટીન પર જંપ કરશો સબરૂટિન એક્ઝેક્યુટ થાય છે સબરૂટિનની છેલ્લી ઇન્સટ્રક્શન રિટર્ન ઇન્સટ્રક્શન હશે રિટર્ન શું કરશે તે સ્ટેકમાંથી છેલ્લા એલિમેન્ટને પોપ કરશે તે તેને PC માં લોડ કરશે જેનો અર્થ છે કે તમે પ્રોગ્રામ પર પાછા આવો જ્યાંથી કોલ ઇન્સટ્રક્શન ચલાવવામાં આવી હતી આનો અર્થ છે આગળની ઇન્સટ્રક્શન કારણ કે PC હંમેશાં આગળની ઇન્સટ્રક્શન તરફ પોઈન્ટ કરે છે આ રીતે પરંપરાગત પ્રોસેસરમાં વસ્તુઓ નિયંત્રિત કરવામાં આવે છે પરંતુ ARM માં કોલની કોઈ ઇન્સટ્રક્શન નથી ત્યાં ટૂંકમાં બ્રાન્ચ અને લિંક નામની ઇન્સટ્રક્શન છે BL મેં કહ્યું તેમ અહીં કોઈ સ્ટેક નથી ત્યાં એક ખાસ રજિસ્ટર r14 છે જેને લિંક રજિસ્ટર કહેવામાં આવે છે રીટર્ન એડ્રેસ એટલે PC નું વર્તમાન મૂલ્ય જ્યારે પણ કોઈ ઇન્સટ્રક્શન ચલાવવામાં આવે છે ત્યારે PC તુરંત જ વધારવામાં આવે છે તેથી તે આગળની ઇન્સટ્રક્શન તરફ નિર્દેશ કરે છે તે રિટર્ન એડ્રેસ છે રિટર્ન એડ્રેસ લિંક રજિસ્ટરમાં સાચવવામાં આવશે અને પછી તમે સબરૂટિન પર જાઓ અને જ્યારે તમે પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યાં છો ત્યારે તમારે r14 માં સંગ્રહિત એડ્રેસ પર પાછા જવું પડશે આ રીતે ARM સબરૂટીન કોલરીટર્નને હેન્ડલ કરી શકાય છે ચાલો અહીં એક સરળ ઉદાહરણ લઈએ ખૂબ નાનો કોડ સેગમેન્ટ બતાવવામાં આવ્યો છે ધારો કે કોઈ પ્રોગ્રામમાં તમે ક્યાંક સબરૂટિન કોલ ઇન્સટ્રક્શન BL આપી છે અને આ તે સબરૂટિન છે જેને તમે કોલ કરો છો ચાલો આપણે કહીએ કે MYSUB એ સબરૂટિનનું લેબલ છે જેને તમે બોલાવી રહ્યાં છો અને આ લાલ બોક્સ સબરૂટિન ના મુખ્ય ભાગને સૂચવે છે આ સબરૂટિનની અંદર કેટલીક ઇન્સટ્રક્શન્સ હશે પરંતુ સબરૂટિનમાં જતાં પહેલાં શું થશે લિન્ક રજિસ્ટર r14 માં આ આગળની ઇન્સટ્રક્શનનું એડ્રેસ જણાવીએ કે આ X છે આ X સ્ટોર થઈ જશે વર્તમાન PC જો તે X છે X r14 માં સંગ્રહિત થશે અને પછી તે MYSUB પર બ્રાન્ચ પાડવામાં આવશે MYSUB માં ત્યાં ઘણી ઇન્સટ્રક્શનસ હશે તે એક્સેક્યૂટ કરશે અંતે જ્યારે તે પાછો ફરવા માંગે છે ત્યારે તે કેટલીક MOV ઇન્સટ્રક્શનસ ને એક્સેક્યૂટ કરે છે MOV કેવા પ્રકારની PC થી MOV r14 અનિવાર્યપણે તમે પાછા બ્રાન્ચ કરતાં હોવ અથવા આ સ્થાન પર પાછા જંપ કરી રહ્યા છો અને તમે અહીંથી એક્સેકયુશન ફરી શરૂ કરી રહ્યાં છો આ તે છે કે તમે સબરૂટીન કોલને કેવી રીતે અમલમાં મૂકી રહ્યા છો અને ARM માં પાછા ફરો છો પરંતુ અહીં સ્પષ્ટપણે ઉલ્લેખિત છે કે આ રીતે તમે નેસ્ટેડ સબરૂટીન કોલ અથવા રિકર્ઝન ને અમલમાં મૂકી શકતા નથી જે ખૂબ સામાન્ય છે તમે અહીં જુઓ છો કે તમારી પાસે રિટર્ન એડ્રેસ r14 સંગ્રહિત કરવા માટે ફક્ત એક જ રજિસ્ટર છે જુઓ સ્લાઇડ સમય ૧૨૦૫ અહીં હું ફરીથી એક સરળ ઉદાહરણ બતાવી રહ્યો છું જ્યાં આપણે સોફ્ટવેર સ્ટેકનો ઉપયોગ સમજાવી રહ્યા છીએ મેં કહ્યું કે ARM સ્ટેકને ટેકો આપતું નથી પરંતુ આપણે ઉપલબ્ધ ઇન્સટ્રક્શન્સનો ઉપયોગ કરીને સોફ્ટવેરમાં સ્ટેકનો અમલ કરી શકીએ છીએ ચાલો આપણે ધારીએ કે આપણી પાસે મેમરી લોકેશન છે જેને આપણે અહીં ઇમ્પલિમેન્ટ કરવા અથવા સ્ટેક કરવા માંગીએ છીએ મેં કહ્યું કે r13 એ એક રજિસ્ટર છે જેનો તમે સામાન્ય રીતે સ્ટેક પોઇન્ટર તરીકે ઉપયોગ કરો છો ચાલો આપણે કહીએ કે આપણે r13 નો ઉપયોગ કરી રહ્યા છીએ આ કેટલાક મેમરી સ્થાનો છે અને r13 અહીં નિર્દેશ કરે છે આ પ્રોગ્રામમાં હું મારા મુખ્ય પ્રોગ્રામથી જે સમજાવું છું હું BL MYSUB1 પર કોલ કરું છું આ MYSUB1 નું મુખ્ય ભાગ છે અને MYSUB1 થી હું ફરીથી બીજી સબરૂટિન MYSUB2 ને કોલ કરું છું આ એક નેસ્ટેડ કોલ છે બે લેવલ નેસ્ટિંગ જે હું દર્શાવું છું પ્રથમ લેવલ નેસ્ટિંગ માં ફક્ત ખાતરી કરો કે મારું r14 મૂલ્ય ખોવાઈ ન જાય આપણે મલ્ટિપલ રજિસ્ટર સ્ટોર ઇન્સટ્રક્શન STMFD નો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી તે શું કરે છે તે આવશ્યકપણે r14 અને કેટલાક અન્ય રજિસ્ટર સેવ કરે છે જેની મને જરૂર પડી શકે છે આ ત્રણ અને આ r14 લિંક રજિસ્ટર અહીં r13 સ્ટેકમાં સંગ્રહિત છે પછી તમે MYSUB2 બ્રાન્ચ પર બ્રાન્ચ અને લિંક કરો હવે તમારું r14 ફરીથી લખાઈ છે તેમાં આ ઇન્સટ્રક્શન નું રિટર્ન એડ્રેસ હશે MYSUB2 એક્ઝેક્યુટ થાય છે અને એકવાર તે થઈ જાય પછી તમે r14 માં સંગ્રહિત એડ્રેસ પર પાછા આવો તેથી તમે અહીં પાછા આવો અને અહીંથી એક્ઝેક્યુશન ફરી શરૂ કરો હવે અંતે તમારી પાસે મેચિંગ લોડ મલ્ટીપલ રજિસ્ટર લોડ ઇન્સટ્રક્શન છે તમે શું કરો છો તમે r13 થી ફરીથી લોડ કરો આ r13 ત્યાં નિર્દેશ કરે છે અહીં તમે r0 થી r2 લોડ કરી રહ્યાં છો અને છેલ્લું PC પર લોડ થશે તેથી આ r14 કિંમત જે પણ સ્ટેકમાં સાચવવામાં આવી હતી જે હવે PC માં લોડ થશે જેનો અર્થ છે કે તે આપમેળે અહીં પાછા આવશે આ પ્રકારની મલ્ટીપલ રજિસ્ટર લોડ અને સ્ટોર ઇન્સટ્રક્શનનો ઉપયોગ તમે નેસ્ટેડ સબરૂટિન કોલ અથવા રિકર્ઝન લાગુ કરવા માટે કરી શકો છો ARM ઇન્સટ્રક્શન સેટની ખૂબ જ મહત્વપૂર્ણ વિશેષતા એ કંઈક છે જેને કન્ડિશનલ એક્સેકયુશન કહેવામાં આવે છે આ એક વિશિષ્ટ ફીચર છે જે આપણે સામાન્ય રીતે અન્ય ઇન્સટ્રક્શન સેટમાં જોતા નથી ARM માટે ડિઝાઇનરોએ ઇન્સટ્રક્શન્સના આ સેટને ખૂબ કાળજીપૂર્વક વિચાર્યું છે આ કહે છે કે ઇન્સટ્રક્શનસ કન્ડિશનલ બનાવી શકાય છે કન્ડિશનલ અર્થ એ છે કે તેઓ કાં તો એક્ઝેક્યુટ કરી શકે છે અથવા તેઓ એક્ઝેક્યુટ કરી શકશે નહીં હું દરેક ઇન્સટ્રક્શન સાથે કેટલીક કન્ડિશનને સ્પષ્ટ કરી શકું છું ત્યાં એક ક્ષેત્ર હશે જ્યાં કેટલીક કન્ડિશન નિર્દિષ્ટ છે જો આ કન્ડિશન ધરાવે છે તો પછી તે ચલાવવામાં આવે છે અન્યથા તે એક્સેકયુટ થયેલ નથી ચાલો આપણે એક ઉદાહરણ લઈએ માની લો કે હાઇ લેવલ લેંગ્વેજમાં હું આના જેવું અમલ કરવા માંગું છું અહીં મારી પાસે એક ઉપાય છે માની લો કે હું આ રીતે તેને અમલ કરું છું મારે r2 ને ૧૦ સાથે તપાસવા પડશે કે તે 0 ની બરાબર છે કે 0 ની બરાબર નથી મારી આવશ્યકતા કહે છે કે જો તે 0 ની બરાબર નથી તો આ ગણતરી કરો તો હું શું કરું છું હું r2 ની તુલના 10 સાથે કરું છું જો તે બરાબર હોય તો મારે આ કરવાનું નથી જો તે બરાબર હોય તો હું આ SKIP પર બ્રાન્ચ કરું છું હું આ બે ઇન્સટ્રક્શનસ અવગણી રહ્યો છું પરંતુ જો તે બરાબર ન હોય તો હું આ ADD અને SUB માંથી પસાર થઈ રહ્યો છું હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે અહીં મને એક બ્રાન્ચ ઇન્સટ્રક્શન ની જરૂર છે પરંતુ જો હું વિવિધ કન્ડિશનલ ઇમ્પલિમેન્ટેશનનો ઉપયોગ આ રીતે કરું તો તમે જુઓ કે આપણે અહીં શું કર્યું અમે ફરીથી r2 સાથે ૧૦ ની તુલના કરી રહ્યા છીએ આગળના ADD અને SUB ઇન્સટ્રક્શન માં આપણે કન્ડિશનલ પોસ્ટફિક્સ ઉમેર્યા છે જે બરાબર નથી તેનો અર્થ એ કે જો તે બરાબર ન હોય તો તમે આ કરો તેથી જ્યારે હું ADDNE કરું છું કમ્પ્યુટર ખરેખર 0 ફ્લેગ પરીક્ષણ કરે છે જો તે 0 છે તો આ ચલાવો તેવી જ રીતે SUBNE કરો જો ઝીરો ફ્લેગ 0 છે તો આ ચલાવો આ વિવિધ કન્ડિશનલ ઇન્સટ્રક્શન્સ એક બ્રાન્ચ ઇન્સટ્રક્શન ને ટાળવા માટે મદદ કરે છે આ ઘણી ટૂંકી બ્રાન્ચીસને દૂર કરવામાં મદદ કરે છે સામાન્ય કોડમાં તમને આવા ઘણા ઉદાહરણો મળશે આ કન્ડિશનલ ઇન્સટ્રક્શન્સ આવી ઘણી બ્રાન્ચ ઇન્સટ્રક્શન ને દૂર કરવામાં તમારા કોડને ટૂંકા અને વધુ કાર્યક્ષમ બનાવવામાં મદદ કરી શકે છે આ મુખ્ય લાભ છે હવે ઉપલબ્ધ વિવિધ પોસ્ટફિક્સ ઇન્સટ્રક્શન અહીં બતાવવામાં આવી છે ઇન્સટ્રક્શનના ભાગ રૂપે ત્યાં ૪ બિટ્સ અનામત છે જે કન્ડિશનને સ્પષ્ટ કરશે ચાલો બીજું ઉદાહરણ લઈએ અહીં આપણે એક સાથે બે કન્ડિશન્સ માટે તપાસીએ છીએ આ પરંપરાગત અભિગમ છે તમે પ્રથમ r1 અને r3 ની તુલના કરો જો તે સમાન ન હોય તો તમે સીધા જ અવગણી શકો છો તેનો અર્થ એ કે તમારે તે કરવું પડશે નહીં જો તે બરાબર ન હોય તો સીધા જ SKIP પર આવવું તો પછી તમે આગળની કન્ડિશન r5 અને r6 તપાસો જો તે સમાન ન હોય તો તમે SKIP પર જાઓ અન્યથા તમે તેને ઉમેરશો પરંતુ કન્ડિશનલ વિવિધતામાં બીજી કમ્પેર ઇન્સટ્રક્શનને પણ તમે કન્ડિશનલ બનાવી શકો છો તેથી તમે અહીં જુઓ છો કે તમે બે બ્રાન્ચ ઇન્સટ્રક્શન ને દૂર કરી રહ્યા છો તમારો કોડ તેથી વધુ કાર્યક્ષમ બની રહ્યો છે કન્ડિશનલ ઇન્સટ્રક્શન ઉમેરો આ રીતે લોકો કોડ લખી શકે તે રીતે એક નવું પરિમાણ ઉમેર્યું છે કોડ ખૂબ જ કોમ્પેક્ટ અને કાર્યક્ષમ હોઈ શકે છે અને એક્સેકયુશનની દ્રષ્ટિએ પણ સમય ઓછો લેશે કારણ કે ત્યાં ઇન્સટ્રક્શન્સ ની સંખ્યા ઓછી છે ત્યાં બીજી એક ઇન્સટ્રક્શન છે જે PC ના મૂલ્યમાં પણ ફેરફાર કરે છે અલબત્ત એમ્બેડેડ સિસ્ટમ ડિઝાઇનના દૃષ્ટિકોણથી તે એટલું મહત્વનું નથી આને સુપરવાઇઝરી કોલ્સ કહેવામાં આવે છે ત્યાં એક ઇન્સટ્રક્શન છે જે સોફ્ટવેર ઇન્ટરપ્ટ અથવા SWI કહેવાય છે આ સબરૂટીન કોલ જેવી છે કેટલાક રજિસ્ટર r14 માં રિટર્ન એડ્રેસ સાચવીને સબરૂટિનમાં પણ આવી જશે પરંતુ મુખ્ય તફાવત એ છે કે આ જંપ કરતી વખતે તે પ્રોસેસર મોડને સુપરવાઇઝર મોડમાં બદલશે આ ઇન્સટ્રક્શન્સનો ઉપયોગ સામાન્ય રીતે વાતાવરણમાં થાય છે જ્યાં ઓપરેટિંગ સિસ્ટમ હોય છે અને તમે ઓપરેટિંગ સિસ્ટમમાંથી કેટલીક સર્વિસની વિનંતી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તમે SWI કોલ કરો છો તે OS પર કૂદકો લગાવશે અને સુપરવાઇઝરી મોડમાં બદલાશે સામાન્ય રીતે જ્યારે OS ચાલે છે પ્રોસેસર મોડ સુપરવાઇઝરી હોય છે જે આપમેળે થાય છે આપણે આની વધુ વિગતમાં જઈ રહ્યા નથી આપણે ટૂંકમાં જોયું છે વિવિધ પ્રકારની ઇન્સટ્રક્શનસ અને અનન્ય વિશેષતાઓ જે ત્યાં ARM માં છે ખાસ કરીને મેં આ લેક્ચરમાં કન્ડિશનલ એક્સેકયુશન વિશે વાત કરી છે અગાઉ તમે એરિથમેટિક એન્ડ લોજિક ઇન્સ્ટ્રકશન્સની દ્રષ્ટિએ જોયું છે જ્યારે તમે ચલાવતા હો ત્યારે બીજા ઓપરેન્ડ ઘણી ફ્લેક્સિબલ રીતે નિર્દિષ્ટ કરી શકાય છે એવી ઘણી રીતો છે કે જેમાં તમે આ ફ્લેક્સિબલ પદ્ધતિઓનો લાભ લઈને તમારા કોડને ટૂંકા બનાવી શકો છો ત્યારબાદ મલ્ટિપલ રજિસ્ટર ટ્રાન્સફર ઇન્સટ્રક્શન અને બીજી ગણી બધી છે જેમ મેં કહ્યું છે કે આ કોર્ષમાં આપણે કેટલાક માઇક્રોકન્ટ્રોલર બોર્ડ્સના આધારે ઘણા પ્રાયોગિક ડેમોનસ્ટ્રેશન જોઈશું હવે પછીનાં લેક્ચરમાં અમે તમને એક એવા બોર્ડની રજૂઆત કરીશું જેના આધારે ઘણા પ્રયોગો દર્શાવવામાં આવશે આપણે બોર્ડની મૂળભૂત સુવિધાઓ વિવિધ પ્રકારનાં કનેક્ટર્સ અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની ચર્ચા કરીશું અને પછીથી આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે જોઈશું